બાયોમોલેક્યુલ્સ અને કોષની રચના અને કાર્ય સાથેનો સંબંધ પરના આગલા લેક્ચરમાં આપનું સ્વાગત છે જેમ આપણે કહ્યું તેમ કોષ એ જીવનનું મૂળભૂત કાર્યાત્મક એકમ છે અમે અત્યાર સુધી બે વાર્તાઓ જોઈ છે પહેલી વાર્તા ચેપ વિશે હતી તેનું કારણ શું છે વગેરે અને અમે તે વાર્તામાંથી કેટલીક મૂળભૂત બાબતો પસંદ કરી છે જેમ કે સૂક્ષ્મજીવો દરેક જગ્યાએ હોય છે વિવિધ પ્રકારના સુક્ષ્મસજીવો વિવિધ પ્રકારના કોષો બે મુખ્ય પ્રકારના કોષો વગેરે અને બીજી વાર્તા બાયોરિએક્ટરમાં શીયર શીયર અને શીયરના સંપર્કમાં આવતા કોષો વિશે હતી અને કોષોને શીયર કરવા માટે વધુ મજબૂત બનાવવા માટે આપણે શું કરી શકીએ અમે કહ્યું કે શીયર સંવેદનશીલનું કારણ શું છે તે સમજીને અમે તે કરી શકીએ છીએ અને જ્યારે અમે તે જોયું ત્યારે અમને એક મૂળભૂત બાયોમોલેક્યુલ મળ્યું લિપિડ નામના ચાર મુખ્ય વર્ગોમાંથી એક અસ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત લિપિડ્સ જૈવ અણુઓ છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે ચાલો તેને છોડી દઈએ કે તેનાથી કોઈ ફરક પડતો નથી અને આપણે જોયું કે લિપિડ શું ચરબી છે તે લિપિડ બટર છે લિપિડ તેલ લિપિડ છે અને લિપિડ કોષ પટલ બનાવે છે આ તે છે જે આપણે અત્યાર સુધી જોયું છે આ તે છે જ્યાં આપણે છેલ્લી વખત છોડી દીધું હતું આ વખતે ચાલો બીજી વાર્તાથી શરૂઆત કરીએ વાત તેના આરંભમાં એકદમ સરળ છે પરંતુ તે આગળ વધે છે અને વિવિધ શાખાઓ વિવિધ સ્વરૂપો લે છે અને આપણે કદાચ વાતમાંથી કેટલાક મૂળભૂત પાસાઓ શીખીશું આપણે વાતમાંથી કેટલીક બાજુની વાતમાં જવાનું ચાલુ રાખીશું અને પછી મુખ્ય વાત પર લગભગ આ મોડ્યુલના અંતે પાછા આવીશું દહીં શા માટે રચાય છે તે પ્રશ્ન છે જે આપણે વાર્તા શરૂ કરવા માટે પૂછવા જઈ રહ્યા છીએ તો તે પહેલાં દહીં કેવી રીતે બને છે દહીં કે દહીં જેમ કે કેટલાક દેશોમાં કહેવાય છે તે કેવી રીતે બને છે તે ઘરે પણ બનાવી શકાય છે તમે એક વાસણ લો અને તેમાં થોડું દૂધ નાખો ખરું અહીં એક વાસણ લો તેમાં થોડું દૂધ રેડો દૂધને માધ્યમ કહેવાય છે આ એક શબ્દ છે જેનો ઉપયોગ જીવવિજ્ઞાન જૈવિક ઇજનેરી વગેરેમાં થાય છે તેને માધ્યમ કહેવામાં આવે છે તેને ગરમ કરો ચાલો કહીએ આ ચોક્કસ કિસ્સામાં 37 ડિગ્રી સે તેમાં થોડું જૂનું દહીં ઉમેરો ઠીક છે જૂનું દહીં એ ઇનોક્યુલમ છે કારણ કે તેને અન્ય પરિભાષામાં કહેવામાં આવે છે જો આ શબ્દ પરાયું લાગે તો તેના વિશે ચિંતા કરશો નહીં તમને તેની આદત પડી જશે તેને ગરમ જગ્યાએ બાજુ પર રાખો અને જે મિશ્રણમાં શરૂઆતમાં આ ઇનોક્યુલમ માધ્યમ હોય છે અને પછી ઇનોક્યુલમ સાથે કંઈક થાય છે માધ્યમ સાથે કંઈક થાય છે જેને સંસ્કૃતિ અથવા સૂપ કહેવાય છે હકીકતમાં સમય જતાં સૂપ બદલાય છે જ્યારે તેને ગરમ જગ્યાએ અલગ રાખવામાં આવે છે અને થોડા કલાકોમાં દહીં બને છે ઠીક છે દહીં ઉત્પાદકો કે જેઓ આ દહીંને ઇલેક્ટ્રિકલ આઉટલેટમાં પ્લગ કરીને 37 ડિગ્રી સેલ્સિયસ પર જાળવી રાખે છે તમે લગભગ દોઢ કલાક બે કલાકમાં પણ દહીં મેળવી શકો છો જો દહીં બનાવનારનો ઉપયોગ કરવામાં આવે તો થોડા કલાકોમાં ખૂબ સરસ દહીં બની જાય છે ઘરે તે કદાચ રાતોરાત અથવા કદાચ થોડા કલાકો લે છે જો તમે તે સવારે કરો અને તેથી વધુ ઠીક છે ચાલો આનો ઉપયોગ અમારી વાર્તાના આધાર તરીકે કરીએ ચાલો થોડા સમય માટે માની લઈએ કે આપણે દહીંની રચના વિશે કંઈ નથી જાણતા અને પ્રશ્ન પૂછીએ કે દહીં કેમ બને છે ચાલો આપણે એવા ટૂલ્સનો ઉપયોગ કરીને તપાસ કરીએ જે આપણામાંના કેટલાક જાણતા હોઈ શકે છે અને આપણામાંથી કેટલાક તેના મૂળભૂતથી પરિચિત હોઈ શકે છે આ સાધન મૂળભૂત રીતે કેટલીક માહિતી સાથે તર્ક છે વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને તેથી ચાલો આ પદ્ધતિનો ઉપયોગ કરીને દહીંની રચનાની તપાસ કરીએ દૂધમાંથી દહીં બનતું હોવાથી દૂધમાં કંઈક દહીંમાં બદલાતું હોવું જોઈએ ખરું તે ખૂબ જ તાર્કિક છે તો દૂધમાં શું સમાયેલું છે જો તમે આ ચોક્કસ કિસ્સામાં ડેટા જુઓ તો આ ડેટાનો સ્ત્રોત છે તમારે આ કાગળ વિશે ચિંતા કરવાની જરૂર નથી આ માત્ર વધારાની માહિતી છે જો તમને રસ હોય તો તમે જઈ શકો છો અને આ પેપર વાંચો તે સંદર્ભોની સૂચિમાં શામેલ નથી પરંતુ તમે તેને અહીંથી લઈ શકો છો અને આ પેપર વાંચી શકો છો દૂધમાં સામાન્ય રીતે પાણી પ્રોટીન ચરબી લેક્ટોઝ ખનિજો હોય છે મુખ્યત્વે અહીં ગાયના દૂધમાં દરેક સો ગ્રામ માટે 88 ગ્રામ પાણી 3 2 ગ્રામ પ્રોટીન 3 4 ગ્રામ ચરબી 4 7 ગ્રામ લેક્ટોઝ અને 0 72 ગ્રામ ખનિજો હોય છે ઠીક છે તે ગાયનું દૂધ છે ભેંસનું દૂધ થોડું અલગ છે અને માણસનું દૂધ થોડું અલગ છે ઠીક છે તો આ દૂધની રચના છે આપણે દૂધમાંથી દહીં મેળવતા હોવાથી દહીં આપવા માટે અહીં કંઈક બદલાવ થવો જોઈએ તો તે શું હોઈ શકે જવાબ છે એસિડની રચના અને પરિણામે પ્રોટીન એકત્રીકરણ જે દહીંની રચનાનું કારણ બને છે ઠીક છે આ જવાબ છે ચાલો હું તમને તરત જ જવાબ આપું અને પછી ઊંડો ખોદવું એસિડની રચના અને પરિણામે પ્રોટીન એકત્રીકરણ એ છે જે દૂધને દહીંમાં ફેરવવાનું કારણ બને છે એસિડ ક્યાંથી આવે છે ઠીક છે તે પ્રશ્ન છે જે આપણે પૂછવા જઈ રહ્યા છીએ એસિડ ક્યાંથી આવે છે જવાબ એ છે કે જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહેવાય છે તેની અંદર થતી હજારો પ્રતિક્રિયાઓમાંથી કેટલીકમાંથી જીનસ અને જાતિઓની દ્રષ્ટિએ તેને લેક્ટોબેસિલસ લેક્ટોકોકસ લેક્ટિસ કહેવામાં આવે છે આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા લેક્ટોકોકસ લેક્ટિસ એ ઇનોક્યુલમમાં હાજર છે જૂનું દહીં જે આપણે દૂધમાં ઉમેર્યું છે અને દરેક કોષની હજારો પ્રતિક્રિયાઓ છે જે કોઈપણ સમયે ચાલુ રહે છે અને તેમાંથી કેટલીક પ્રતિક્રિયાઓમાંથી એસિડ આવે છે અને તે એસિડ દૂધમાં નીકળી જાય છે અને પ્રોટીન એકત્રીકરણનું કારણ બને છે અને તે જ્યારે નિયંત્રિત રીતે કરવામાં આવે છે ત્યારે તમને દૂધ મળે છે ફરીથી એવું જ થાય છે જ્યારે તમે દૂધમાં લીંબુ નિચોવો છો ઠીક છે તમે પનીર બનાવો છો ખરું તમે ચીઝ કુટીર ચીઝ બનાવો છો તે ઝડપથી થાય છે જ્યારે તમે આ પ્રક્રિયાના ભાગ રૂપે બહાર પડેલા ઘણા બધા સ્વાદો સાથે નિયંત્રિત રીતે ધીમે ધીમે કરો છો પછી તે દહીં બની જાય છે બસ ચાલો થોડું ઊંડું ખોદીએ તેથી આ કોષમાં થતી પ્રતિક્રિયાઓના હજારો સમૂહોમાંથી એક સમૂહ છે તે સામાન્ય રીતે ગ્લુકોઝથી શરૂ થાય છે અને પ્રતિક્રિયાનો આ ચોક્કસ સમૂહ પાયરુવેટ સાથે સમાપ્ત થાય છે ગ્લુકોઝ ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે ફ્રુક્ટોઝ છ ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે અને તેથી વધુ અને તેથી આગળ જ્યાં સુધી તે પિરુવેટ સાથે નહીં આવે પાયરુવેટ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે જે કોષમાંથી બહાર નીકળી જાય છે આ તે કોષ છે જે અહીં છે તમે તેને દરેક લેક્ટોબેસિલસ કોષ તરીકે ગણી શકો છો પ્રતિક્રિયાઓના આ સમૂહ ગ્લુકોઝથી પાયરુવેટને ગ્લાયકોલિસિસ કહેવામાં આવે છે અને દરેક એન્ઝાઇમ દ્વારા ઉત્પ્રેરિત થાય છે આપણે તેના પર થોડી વાર પછી આવીશું તેથી ગ્લુકોઝ થી પાયરુવેટ છે આ પ્રતિક્રિયાઓના સમૂહને એક નામ છે જેને ગ્લાયકોલિસિસ કહેવામાં આવે છે અને આ લેક્ટિક એસિડના પરિણામે પાયરુવેટની અન્ય બે પ્રતિક્રિયાઓના પરિણામે લેક્ટિક એસિડ બને છે જે એસિડીકરણ રચના અને દૂધના દહીંનું કારણ બને છે હવે લેક્ટિક એસિડ કેવા પ્રકારનું પરમાણુ છે જે દહીંનું કારણ બને છે તે અમારો સેટ પ્રશ્ન છે આ રીતે લેક્ટિક એસિડ દેખાય છે તમે જુઓ અહીં આ કાર્બન અણુઓ છે અહીં બે OH છે આ અહીં COOH જૂથ છે અને આ અહીં OH જૂથ છે ઠીક છે ત્યાં છે આ COOH અને એક OH છે અહીં જૂથ તેથી જો તમે જો તમે પરમાણુ સૂત્ર લખો છો તો તે C3H6O3 હશે તમારે COOH માટે મહત્વ આપવાની જરૂર છે ત્યાં તમામ નામકરણ સંમેલનો છે જેને તમે અનુસરી શકો અને તેથી બે સ્થાન પર તમારી પાસે હાઇડ્રોક્સી જૂથ છે તેથી બે હાઇડ્રોક્સિલ આ એક C3 છે અને તેથી પ્રોપેનોઇક એસિડ ઠીક છે મૂળભૂત રસાયણશાસ્ત્ર કાર્બનિક રસાયણશાસ્ત્ર અને તેથી આ એક હાઇડ્રોક્સીપ્રોપેનોઇક એસિડ છે લેક્ટિક એસિડ કાર્બોહાઇડ્રેટ્સ તરીકે ઓળખાતા બાયોમોલેક્યુલ્સના વર્ગનો છે અને કાર્બોહાઇડ્રેટ શું છે તે સામાન્ય સૂત્ર n ધરાવે છે તમે તેને 3 તરીકે રજૂ કરી શકો છો પછી તે C3H6O3 બને છે અને તેથી વધુ અને સામાન્ય રીતે n ને કાર્બોહાઇડ્રેટ માટે ત્રણ કરતા વધારે ગણવામાં આવે છે આ બધી સામાન્ય વસ્તુઓ છે જે થાય છે સામાન્ય વસ્તુઓ થાય છે તેથી ફોર્મ્યુલા n સાથેની કોઈપણ વસ્તુ એ કાર્બોહાઇડ્રેટ છે અને કાર્બોહાઇડ્રેટ્સ એ જૈવ અણુઓનો મોટો વર્ગ અથવા મહત્વપૂર્ણ વર્ગ છે અગાઉ આપણે લિપિડને બાયોમોલેક્યુલ્સના એક મુખ્ય વર્ગ તરીકે જોતા હતા હવે આપણે કાર્બોહાઇડ્રેટ્સને બાયોમોલેક્યુલ્સના બીજા મુખ્ય વર્ગ તરીકે જોઈ રહ્યા છીએ અને આ બધા કોષમાં થતી પ્રતિક્રિયાના મધ્યવર્તીઓના ભાગરૂપે વિવિધમાં હાજર છે હવે ચાલો આગળનો ભાગ જોઈએ અમે કહ્યું એસિડ રચના અને પછી પ્રોટીન એકત્રીકરણ ઠીક છે હવે એકત્રીકરણ શું છે ઠીક છે માઇક્રોસ્કોપિક અર્થમાં એકત્રીકરણનો તમારો અર્થ શું છે તે સમજવા માટે ચાલો આપણે ઊલટો પ્રશ્ન પૂછીએ જ્યારે પદાર્થ પાણીમાં ઓગળી જાય ત્યારે પરમાણુ સ્તરે શું થાય છે ઠીક છે અમે કહ્યું કે જ્યારે આ પરમાણુઓ એકઠા થાય છે ત્યારે દહીં રચાય છે ખરું કે પ્રોટીનના પરમાણુઓ એકઠા થાય છે અને પાણીમાંથી બહાર નીકળી જાય છે થોડી સારી રીતે સમજવા માટે ચાલો જોઈએ કે જ્યારે પદાર્થ પાણીમાં ઓગળી જાય છે ત્યારે પરમાણુ સ્તરે શું થાય છે તે સમજવા માટે ચાલો એક ઉદાહરણ જોઈએ કે જ્યારે સામાન્ય મીઠું પાણીમાં ઓગળી જાય ત્યારે શું થાય છે જેમ આપણે બધા જાણીએ છીએ કે સામાન્ય મીઠું એ NaCl છે ઠીક છે અને જ્યારે તે પાણીમાં ઓગળી જાય છે ત્યારે તે તેના Na અને C આયનમાં વિભાજિત થાય છે અને જેમ તમે અહીં જોઈ શકો છો Na પાણીના પરમાણુઓના સમૂહથી ઘેરાયેલું છે Cl પાણીના અણુઓના બીજા સમૂહથી ઘેરાયેલું છે મારો મતલબ પાણીના અણુઓનો બીજો સમૂહ છે અલગ રીતે Na હકારાત્મક રીતે ચાર્જ થાય છે અને તેથી તેની આસપાસના પાણીના પરમાણુઓ માટે ચોક્કસ અભિગમ થાય છે જે તેની આસપાસના Cl ના પરમાણુઓ સાથે થાય છે તેનાથી અલગ છે ઠીક છે તેથી કોઈપણ પદાર્થ જે પાણીમાં ઓગળે છે તેની આસપાસ પાણીના પરમાણુઓનો સમૂહ હોવો જરૂરી છે તે આવશ્યકપણે પરમાણુ સ્કેલ પર વિસર્જન છે પાણી એક ઉત્તમ દ્રાવક છે તમે જાણો છો કે અમે વાર્તામાં અમારા એક બાજુના ટ્રેક પર જઈએ છીએ પાણી એક ઉત્તમ દ્રાવક છે વાસ્તવમાં પાણીના ઘણા ગુણધર્મો જીવનને અસર કરે છે અને જીવનની શરૂઆત ઠીકથી શક્ય બનાવે છે પાણી વિના કદાચ આપણે જાણીએ છીએ તેમ જીવન ન હોત તે શા માટે છે પાણીમાં ઘણા મહત્વપૂર્ણ ગુણધર્મો છે જે જીવનને શક્ય બનાવે છે ઠીક છે પાણી પરમાણુ સ્તરે ઘણા મહત્વપૂર્ણ ગુણધર્મો ધરાવે છે પ્રથમ ગુણધર્મ સંયોગ છે જે પાણીના અણુઓ એક સાથે ચોંટેલા છે પાણીના વિવિધ અણુઓ વચ્ચેના હાઇડ્રોજન બોન્ડને કારણે તેઓ કદાચ અન્ય ઘણા પદાર્થો અન્ય ઘણા સંયોજનો કરતાં વધુ એક સાથે વળગી રહેવાનું વલણ ધરાવે છે તેથી સુસંગતતા એ ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ છે તેથી સુસંગતતા એક જ પ્રકારનું એકસાથે વળગી રહે છે સંલગ્નતા એ અન્ય સપાટીઓ પર ચોંટતા પાણી છે અને સંલગ્નતા અને એકસાથે સુસંગતતા ઘણી બધી વસ્તુઓ નક્કી કરે છે જે જીવન સાથે થાય છે હું તમને એક વિડિયો આપીશ જે ખૂબ જ સરસ રીતે સમજાવે છે કે કેવી રીતે વૃક્ષના વિવિધ ભાગોમાં પાણીનું વિતરણ થાય છે તેના માટે સંલગ્નતા અને સંયોજકતા સંપૂર્ણપણે જવાબદાર છે અને અન્ય વિવિધ વસ્તુઓમાં શું થાય છે જે પાણી માટે સુસંગત છે અને જીવન માટે સંબંધિત છે પાણીનો સંદર્ભ અને તેથી વધુ તો મને અત્યારે આમાં ન આવવા દો પરંતુ સંલગ્નતા એ પાણીના અણુઓની ક્રિયાપ્રતિક્રિયા છે અન્ય સપાટીઓ પર પાણીના અણુઓની સ્ટીકીનેસ સંકલન એ પાણીના પરમાણુઓનું એકસાથે ચોંટી જવું છે ઠીક છે આના પરિણામે ઉચ્ચ સપાટીના તાણમાં પરિણમે છે ઉદાહરણ તરીકે સંયોજકતા અને કેટલાક જંતુઓ પણ પાણી પર ચાલવા માટે સક્ષમ બનાવે છે પાણી સ્ટ્રાઈડર અને તેથી વધુ આ ત્રીજું એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે ઘન ઘનતા પાણીના બરફ સ્વરૂપની ઘનતા પ્રવાહી ઘનતા કરતા ઓછી છે ઠીક છે પાણીમાં સૌથી વધુ ઘનતા લગભગ 4 ડિગ્રી સેલ્સિયસ છે જે આપણે જાણીએ છીએ અને પાણી 0 ડિગ્રી સેલ્સિયસ પર નક્કર બરફ બની જાય છે જ્યારે તે નક્કર બને છે ત્યારે પાણીનું માળખું ખરેખર ખુલે છે કારણ કે તેમાં ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોવું જરૂરી છે જેમાં પાણીના અણુઓને ક્રિસ્ટલની જરૂરિયાતોને કારણે ચોક્કસ અંતરે રાખવામાં આવે છે અને ખરેખર ઘનતા થોડું નીચે જાય છે અને તેથી ઘન બરફની ઘનતા પ્રવાહી ઘનતા કરતા ઓછી હોય છે તે ખૂબ જ દુર્લભ છે પ્રકૃતિના અન્ય ઘણા પદાર્થોમાં આ ગુણધર્મ નથી જ્યાં ઘન હોય છે ઘન સ્વરૂપ પ્રવાહી સ્વરૂપ કરતાં ઓછું ઘન હોય છે ઓછામાં ઓછા ચોક્કસ તાપમાને ઠંડા દેશોમાં આના કારણે શું થાય છે બરફ બરાબર બને છે સરોવરો નદીઓ અને તેથી વધુ પર બરફ રચાય છે અને જ્યારે બરફની ઘનતા ઓછી હોવાને કારણે બરફ બને છે ત્યારે બરફ તરે છે તે ડૂબી જતું નથી કારણ કે તે તરે છે નીચેનું પાણી પાણી પર નિર્ભર જીવનને ટેકો આપી શકે છે જો તે મજબૂત બને છે તો તે જીવનને ટેકો આપી શકશે નહીં અને તેથી આ જ ગુણધર્મ કે ઘન પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા કરતા ઓછી હોય છે તે જ પાણી બનાવે છે જે તે તમામ જળાશયો તળાવો નદીઓ અને તેથી વધુ અને તેથી આગળ શિયાળામાં જીવન શક્ય બનાવે છે અમે એકતાના પરિણામ તરીકે સપાટીના તાણ અને તેથી વધુ વિશે વાત કરી અને હું ઈચ્છું છું કે તમે આ બે વિડિયો જુઓ તમે આને ફરજિયાત તરીકે લઈ શકો છો જે સરસ રીતે સમજાવે છે કે આ ગુણધર્મો જીવન કેવી રીતે નિર્ધારિત કરે છે પાણીના આ ગુણધર્મો જીવન કેવી રીતે નક્કી કરે છે અને શા માટે પાણી એ એક મહત્વપૂર્ણ પરમાણુ છે જે જીવનને શક્ય બનાવે છે ઠીક છે મને લાગે છે કે આ આઇટમ 13 હેઠળ આપવામાં આવ્યા છે આ બંને વિડિયો બંને આઇટમ 13 હેઠળના છે કૃપા કરીને જાઓ અને આ વિડિયો પર એક નજર નાખો તે ખૂબ જ સરસ વીડિયો છે ઠીક છે ચાલો ચાલુ રાખીએ હવે આપણે કહ્યું કે જો કોઈ પદાર્થ પાણીમાં ઓગળી જાય છે તો તેનો અર્થ એ છે કે તે પાણીના અણુઓના સ્તરથી ઘેરાયેલો છે ઠીક છે તેથી જો પ્રોટીન પાણીમાં ઓગળવામાં આવે છે જેમ કે દૂધમાં પ્રોટીન હોય છે તો ત્યાં પાણીના અણુઓનો એક સ્તર હોય છે જે પ્રોટીનને ઘેરી લે છે અને પ્રોટીનને દ્રાવણમાં રાખે છે આ લાઇસોઝાઇમ નામના પ્રોટીનનું ઉદાહરણ છે જે માનવ શરીરમાં એક મહત્વપૂર્ણ પ્રોટીન છે આ લાઇસોઝાઇમ જલીય વાતાવરણમાં છે પાણીના વાતાવરણમાં છે જલીય એ પાણીનું જલીય વાતાવરણ છે અને તેથી આપણે કહીએ કે તે પાણીમાં ઓગળેલું છે અને જેનો અર્થ છે કે તે પાણીના અણુઓથી ઘેરાયેલું છે તેથી અમે જોયું કે જ્યારે કોઈ પદાર્થ પાણીમાં ઓગળી જાય છે ત્યારે શું થાય છે પરંતુ અમારી મૂળ વાર્તા એ હતી કે દહીં શા માટે બને છે અને અમે કહ્યું કે એસિડ બને છે અમે અગાઉ એસિડની રચના જોઈ છે અને જે પ્રોટીન એકત્રીકરણનું કારણ બને છે તો ચાલો આપણે પ્રોટીન જોઈએ એકત્રીકરણ હવે જ્યારે હવે આપણે સમજીએ છીએ કે શા માટે કંઈક ઉકેલમાં છે એકત્રીકરણ થાય છે જ્યારે અણુઓ ઉકેલમાંથી બહાર આવે છે ઠીક છે તેઓ છે તેઓ તેમની આસપાસ પાણીના અણુઓના અભાવને કારણે એકબીજા તરફ આકર્ષાય છે અને પછી તેઓ એકસાથે આવે છે અને ઉકેલમાંથી બહાર પડી જાય છે જ્યારે પદાર્થ ઉકેલમાંથી બહાર આવે ત્યારે તે સામાન્ય રીતે થાય છે વિપરીત થાય છે જ્યારે પદાર્થ દ્રાવણમાં જાય છે અને જ્યારે તેની આસપાસ પૂરતું પાણી ન હોય અને તે એકબીજાને આકર્ષે છે ત્યારે તે દ્રાવણમાંથી બહાર પડી જાય છે કયું પ્રોટીન એકત્ર કરે છે દહીંની રચનાના કિસ્સામાં જવાબ તમારામાંથી ઘણા જાણતા હશે તેને કેસીન કહેવામાં આવે છે આ પ્રોટીન છે જે મુખ્યત્વે જ્યારે દહીં બને છે ત્યારે એકત્ર થાય છે પરમાણુ દૃષ્ટિકોણથી શા માટે પ્રોટીન એકત્ર થાય છે તે પછીનો પ્રશ્ન છે જે તમે પૂછવા જઈ રહ્યાં છો અને તે પહેલાં અમને ખ્યાલ આવે છે કે અમને ખરેખર ખબર નથી કે પ્રોટીન શું છે અને તેથી અમે પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છીએ પરમાણુ દૃષ્ટિકોણથી પ્રોટીન શું છે ઠીક છે અને મને લાગે છે કે આપણે અહીં અટકીશું આ વ્યાખ્યાનમાં આપણે કાર્બોહાઇડ્રેટ્સ પર જોયું અને પછી આપણે જોયું કે જ્યારે પાણીમાં કંઈક ઓગળી જાય છે અને પાણીના કેટલાક ગુણધર્મો થાય છે ત્યારે શું થાય છે મને લાગે છે કે તે અત્યારે પૂરતી સારી માહિતી છે અત્યારે માટે મૂળભૂત માહિતી તમે તેના પર મસ્તી કરો અને પછી અમે જ્યારે અમે આગળ મળીશું અમે વસ્તુઓને આગળ લઈ જઈશું પછી મળીશું